બાયોમોલેક્યુલ્સની વિશાળ વાર્તામાં આગામી વાર્તા પર આપનું સ્વાગત છે મને લાગે છે કે આ છેલ્લું વ્યાખ્યાન હશે બાયોમોલેક્યુલ્સની છેલ્લી વાર્તા હશે જ્યાં આપણે તમામ છૂટક છેડાઓને બાંધી દઈએ છીએ વગેરે વગેરે વગેરે આપણે વાર્તાની શરૂઆત આ પ્રશ્ન પૂછીને કરીશું કે પ્રોટીન અને અલબત્ત ઉત્સેચકો કેવી રીતે છે આપણે ઉત્સેચકો તરફ ધ્યાન આપી રહ્યા છીએ જે પ્રોટીન છે કોષમાં બનેલા છે ઠીક છે આનો જવાબ આપવા માટે હું તમને અહીં જરૂરી વિડિઓ તરફ ધ્યાન દોરીશ મને લાગે છે કે સૂચિમાંનો વિડિઓ નંબર 18 છે તે કોર્સ માટેના સિદ્ધાંતોની દ્રષ્ટિએ એક ખૂબ જ રસપ્રદ વિડિઓ અને મહત્વપૂર્ણ વિડિઓ છે તેથી હું તમને તે વિડિઓ જોવાની જરૂર કરીશ કૃપા કરી તે વિડિઓ જુઓ તે ફક્ત સાડા ત્રણ મિનિટ લાંબી છે ઠીક છે અને તેને સરસ રીતે બનાવવામાં આવ્યું છે તે માનવ જીનોમ પ્રોજેક્ટના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું પરંતુ તે ખૂબ સરસ રીતે સમજાવે છે કે પ્રોટીન કેવી રીતે બનાવવામાં આવે છે ઠીક છે ખૂબ જ ટૂંકમાં કહીએ તો આ વિડિઓ કહેશે કે ડીએનએ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ નામની કોઈ વસ્તુમાંની માહિતી મેસેન્જર આરએનએમાં રૂપાંતરિત થાય છે અથવા માહિતીમાં પ્રતિલિપિ થાય છે અને તે પ્રોટીનમાંની માહિતીમાં અનુવાદિત થાય છે આ ચોક્કસ વિડિઓમાં તે આધાર માહિતી આધાર સંદેશ છે કૃપા કરીને તેના પર એક નજર નાખો તે તમને એક સરસ સંદર્ભ પ્રદાન કરશે તે કદાચ તે ત્રાસદાયક પ્રશ્નોમાંથી કેટલાકને સાફ કરશે જે તમને ઘણા સમયે સામનો કરવો પડ્યો હશે અને તેથી વધુ ઠીક છે તે સામાન્ય રીતે જીવનનું ખૂબ જ રસપ્રદ પાસું છે તેથી અમે કહ્યું કે ડીએનએ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખાતી માહિતી એમઆરએનએમાં માહિતીમાં રૂપાંતરિત થાય છે ઠીક છે ડીએનએ ખરેખર શું છે ઠીક છે મને ખાતરી છે કે તમે બધાએ ડીએનએ વિશે સાંભળ્યું હશે આજકાલ તે ખૂબ જ લોકપ્રિય શબ્દ છે અને તે જ રીતે કોષમાં માહિતી સંગ્રહિત થાય છે તે માહિતી જે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર કરવાની જરૂર છે ઠીક છે હકીકતમાં ડીએનએ એ એક કોડ છે જેના દ્વારા આ માહિતી પેઢીઓ સુધી પસાર થાય છે તો પછી ડીએનએ શું છે અને ડીએનએનું માળખું કેવી રીતે માહિતી પસાર કરવાનું શક્ય બનાવે છે ઠીક છે ડીએનએ એ મોનોમરનો પોલિમર છે જેને ન્યુક્લિઓટાઇડ કહેવામાં આવે છે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ પરંતુ ચાલો આપણે તેને અહીં ન્યુક્લિઓટાઇડ કહીએ જો તમે ન્યુક્લિઓટાઇડ જુઓ તો તે ત્રણ મુખ્ય ભાગોનો બનેલો છે અહીં તમારી પાસે પેન્ટોઝ સુગર તરીકે ઓળખાતી વાનગી છે જે અહીં પેન્ટોઝ કાર્બોહાઇડ્રેટ છે આ એક ઓક્સિજન છે એક કાર્બન પરમાણુ છે બે કાર્બન પરમાણુઓ છે ત્રણ ચાર અને પાંચમો કાર્બન પરમાણુ છે ઠીક છે એટલે આને ત્રણ મુખ્ય સ્થાન કહેવામાં આવે છે આને કાર્બન પરમાણુની પાંચ મુખ્ય સ્થિતિ કહેવામાં આવે છે અને આ પાંચ કાર્બન શર્કરાને પ્રથમ સ્થાને તમારી પાસે જેને આધાર કહેવામાં આવે છે એક નાઇટ્રોજન આધાર જે તેની સાથે જોડાયેલો છે બેઝ અને પેન્ટોઝ સુગરના સંયોજનને ખરેખર ન્યુક્લિઓસાઇડ કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડમાં જો તમે ફોસ્ફેટ જૂથ ઉમેરો છો તો તે ન્યુક્લિઓટાઇડ બની જાય છે ઠીક છે અને આ ડીએનએ માટેનું આધાર એકમ છે પુનરાવર્તન તમારી પાસે પેન્ટોઝ સુગર છે તમારી પાસે નાઇટ્રોજનસ બેઝ છે જે આની સાથે જોડાયેલો છે અને તમારી પાસે આની સાથે ફોસ્ફેટ જૂથ જોડાયેલું છે તમને ડીએનએનું મોનોમર મળે છે જે ન્યુક્લિઓટાઇડ છે તો તમે અહીં જોઈ શકો છો કે આ પેન્ટોઝ સુગર નાઇટ્રોજનસ બેઝ અને ફોસ્ફેટ જૂથ છે ઠીક છે તો આ ચાલો આપણે અહીંથી શરૂ કરીએ પેન્ટોઝ સુગર જમણી બાજુ અને નાઇટ્રોજનસ બેઝ અને ફોસ્ફેટ જૂથ આ ત્રણ મુખ્ય છેડો છે જે અહીં મુક્ત છે ખાંડનો પાંચ મુખ્ય છેડો ફોસ્ફેટ જૂથ સાથે જોડાયેલો છે ન્યુક્લિઓટાઇડની ત્રણ પ્રાઇમ અને બીજી ખાંડની રિબોઝ સુગર આ ફોસ્ફેટ જૂથ સાથે જોડાય છે અને આ રીતે સાંકળ બંધાય છે પોલિમર બને છે ઠીક છે તેથી તમારી પાસે એક ત્રણ અવિભાજ્ય છેડા છે જે મુક્ત છે પાંચ અવિભાજ્ય છેડા પછીના ન્યુક્લિઓટાઇડના ત્રણ અવિભાજ્ય છેડા સાથે જોડાય છે તેવી જ રીતે પાંચ અવિભાજ્ય છેડા પછીના ન્યુક્લિઓટાઇડના ત્રણ અવિભાજ્ય છેડા સાથે જોડાય છે અને તેથી આગળ ડીએનએના પોલિમરની રચના કરે છે આધારો અમે કહ્યું કે તેમાં ખાંડ આધાર અને ફોસ્ફેટ જૂથ છે આધાર પાંચ પ્રકારના છે તેઓ સાયટોસિન થાઇમાઇન અને યુરાસિલ અથવા એડેનિન અને ગુઆનિન હોઈ શકે છે આમાંની કેટલીક શરતો તમને પરિચિત હશે તેઓ હકીકતમાં જે છે તે આ છે તમારી પાસે પાયરિમિડિન્સ હોઈ શકે છે જે આ એક રિંગ નાઇટ્રોજનસ પદાર્થો અને પ્યુરિન છે જે સહેજ મોટા નાઇટ્રોજનસ પદાર્થો છે તો અહીંઆધાર આમાંનો એક પ્રકાર હોઈ શકે છે કાં તો સાઇટોસિન અથવા થાઇમાઇન અથવા યુરાસિલ અથવા એડેનિન અથવા ગુઆનિન ઠીક છે એવું બને છે કે ડીએનએમાં તમારી પાસે એકમાત્ર સીટીએજી છે ગટ્ટાકાને ફિલ્મ યાદ છે સીટીએજી અને અંદર જેને આરએનએ કહેવામાં આવે છે તમારી પાસે થાઇમાઇનને બદલે યુરેસિલ છે પેન્ટોઝ શર્કરા બે પ્રકારની હોય છે ડીએનએમાં જેને ડીઓક્સીરીબોઝ કહેવામાં આવે છે અને આરએનએમાં જેને રિબોઝ કહેવામાં આવે છે તે હોય છે ઠીક છે આ બે શર્કરા વચ્ચેનો એકમાત્ર તફાવત એ બે મુખ્ય સ્થિતિ છે ડિઓક્સિરીબોઝના કિસ્સામાં તમને બે પ્રાઇમ પોઝિશનમાં એચ હોય છે રિબોઝના કિસ્સામાં તમને બે પ્રાઇમ પોઝિશનમાં ઓએચ હોય છે અહીં ખાંડની દ્રષ્ટિએ ડીએનએ અને આરએનએ વચ્ચેનો આ એકમાત્ર તફાવત છે અથવા તે એક મોટો તફાવત છે ખરું ને ઠીક છે ચાલો થોડું પાછળ જઈએ તમારી પાસે એક ન્યુક્લિઓટાઇડ છે જે ડીએનએ અથવા આરએનએ હોઈ શકે છે તમારી પાસે પેન્ટોઝ સુગર છે જો તમારી પાસે ડીઓક્સીરીબોઝ સુગર હોય તો એ ડીએનએ હોય છે જો તમારી પાસે રિબોઝ સુગર હોય તો એ આરએનએ હોય છે બેઝના કિસ્સામાં જો તમારી પાસે એડેનાઇન થાઇમાઇન ગુઆનિન સાઇટોસિન છે તે ડીએનએમાં જોવા મળતા આધારો છે તમારી પાસે એડેનાઇન યુરેસિલ ગુઆનિન સાઇટોસિન છે તો તમારી પાસે આરએનએમાં જોવા મળતા બેઝ છે ફોસ્ફેટ જૂથ અલબત્ત સમાન છે તેથી ન્યુક્લિઓટાઇડ એ જ છે અને તે જ તે છે જે એક પેઢીથી બીજી પેઢીમાં માહિતી પસાર કરે છે એક પેઢીથી બીજી પેઢીમાં માહિતીનું સ્થાનાંતરણ શક્ય બનાવવાની એક રીત આના દ્વારા છે આ એડિનિન છે આ થાઇમાઇન છે બરાબર તમારી પાસે એડેનાઇન અને થાઇમાઇનને અહીં આંશિક રીતે રજૂ કરવામાં આવ્યા છે તમારી પાસે ખાંડ જોડાયેલી છે પછી તમારી પાસે એકલા નાઇટ્રોજનસ બેઝ બતાવવામાં આવે છે અને પછી અલબત્ત તમારી પાસે ફોસ્ફેટ જૂથ છે જે બતાવવામાં આવ્યું નથી એડેનીન થાઇમાઇન જો તમે પાછા જાઓ છો તો એડેનીન અહીં છે જે પ્યુરિન છે થાઇમાઇન અહીં છે જે પાયરિમિડિન છે ઠીક છે એડેનિન અને થાઇમાઇન તેમના ખૂબ જ રાસાયણિક સ્વભાવથી આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે ઠીક છે એડેનીન અને થાઇમાઇન વચ્ચે બે હાઇડ્રોજન બંધ રચાય છે અને આને બેઝ પેરિંગ ઓકે નાઇટ્રોજનસ બેઝ બેઝ પેરિંગ કહેવામાં આવે છે આ બેઝ પેરિંગ છે એડેનીન અને થાઇમાઇન વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે એડેનીન અને થાઇમાઇન વચ્ચે બે હાઇડ્રોજન બંધ રચાય છે અને ગુઆનિન સાઇટોસિન ઓકે ગુઆનાઇન એક પ્યુરિન છે સાઇટોસીન પાયરિમિડિન છે તમારી પાસે હાઇડ્રોજન બંધ છે જે સાઇટોસીન અને ગુઆનિન વચ્ચે રચાય છે ઠીક છે તેથી આ હાઇડ્રોજન બંધની રચના અથવા બેઝ પેરિંગ જેને તે કહેવામાં આવે છે તે જ ડીએનએને તેનું માળખું આપે છે અને તે જે કરે છે તે કરવાનું શક્ય બનાવે છે તે કેવી રીતે થઈ રહ્યું છે ડીએનએના એક તાંતણાને અહીં આ રીતે જોઇએ ચાલો આપણે અહીં ડીએનએના બીજા સ્ટ્રાન્ડને જોઇએ જે આ પ્રકારના છે આપણે જાણીએ છીએ કે એડેનાઇન થાઇમાઇન અને ગુઆનિન સાથે સાયટોસિન સાથે જોડાય છે તેથી એક પરની એડિનિન બીજાના થાઇમાઇન સાથે જોડાશે અને તેને એક સાથે ખેંચશે વગેરે વગેરે સાઇટોસીન એડેનાઇન થાઇમાઇન ગુઆનિન સાઇટોસિન જોડાણ સાથે એક જોડીનું ગુઆનાઇન અને આ જોડી ડીએનએના બેવડા સેરને હેલિકલ સ્ટ્રક્ચર આપે છે ઠીક છે તેથી આ તે છે જે કદમાં વિવિધ અવરોધોને કારણે આપમેળે પરિણમે છે વગેરે વગેરે વગેરે બેઝ વચ્ચે બેઝ પેરિંગ અથવા હાઇડ્રોજન બંધન તેને તેનું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર આપે છે અને ડબલ હેલિકલ સ્ટ્રક્ચર અન્ય વસ્તુઓ જેમ કે ડીએનએની નકલ તેમજ અનુલેખન અનુવાદ અને તેના જેવી વસ્તુઓને શક્ય બનાવે છે જે આપણે પછીનાં વ્યાખ્યાનોમાં જોઈશું ઠીક છે તેથી આ રીતે અહીં ડબલ સ્ટ્રાન્ડની રચના થઈ રહી છે અને આ ડબલ સ્ટ્રાન્ડ તેના વિવિધ કાર્યો માટે જરૂરી બની જાય છે એક જ કોષમાં રહેલું ડીએનએ જો તમે ડીએનએને લંબાવો છો તો તે લગભગ 2 મીટર લાંબું હોઈ શકે છે ખરું ને 2 મીટર લાંબો ડીએનએ કોઈક રીતે બીજકમાં ભરેલો હોય છે જે સબ માઇક્રોસ્કોપિક સબ માઇક્રોન સાઇઝનો હોય છે ઠીક છે આપણે જે કોષને જોયો તે બેક્ટેરિયા યુકેરિયોટિક સેલમાં હતો જે લાક્ષણિક કદનો હોય છે તે 10 માઇક્રોન છે બરાબર બીજક તેના કરતા ઘણું નાનું છે અને બીજકમાં આ ડીએનએ પેક થઈ જાય છે ખરું ને જે પણ 2 મીટર લાંબુ હોય છે જ્યારે તેને લંબાવવામાં આવે છે ત્યારે તે ત્યાં પેક થઈ જાય છે તે કેવી રીતે થાય છે તે એટલા માટે છે કારણ કે ડીએનએ ગૂંચળાવાળા સ્વરૂપમાં છે ઠીક છે તમે આની કલ્પના કરી શકો છો તમે ટુકડાની દોરી લઈ શકો છો ઠીક છે સુતરાઉ દોરી લઈ શકો છો અને તેને મરડવાનો પ્રયાસ કરી શકો છો પછી ટ્વિસ્ટમરડવું કરી શકો છો અને તે નાના અને નાના થઈ જાય છે ઠીક છે ડીએનએ અને પ્રોટીનની આસપાસ કોઇલિંગ અને સુપર કોઇલિંગ જેને હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે છે તેમાં પણ આવું જ થાય છે જે અનિવાર્યપણે તેને એક એવા કદમાં પેક કરવામાં પરિણમે છે જે ન્યુક્લિયસમાં ફિટ થઇ શકે છે અને તેથી ડીએનએ ક્રોમેટિન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે જેને ક્રોમેટીન સ્વરૂપ કહેવામાં આવે છે જે આ ગૂંચળાવાળા સ્વરૂપ સિવાય બીજું કશું જ નથી ઠીક છે ક્રોમેટિન વધુ સંક્ષેપણ કરીને કોશિકા વિભાજન દરમિયાન દૃશ્યમાન રંગસૂત્રો રંગીન પદાર્થોની રચના કરે છે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ આ તબક્કા દરમિયાન રંગસૂત્રો લે છે અને તેથી જ તેમને રંગસૂત્રો રંગીન શરીર કહેવામાં આવે છે કોશિકાવિભાજન દરમિયાન ક્રોમેટિન વધુ સંક્ષેપિત થાય છે અને અલબત્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ દૃશ્યમાન રંગસૂત્રો ઉત્પન્ન કરે છે નહીં નરી આંખે નહીં ઠીક છે કૃપા કરીને આ વિડિઓ ડીએનએ અને રંજક પર એક નજર નાખો જે તમને આ પેકેજિંગની વિગતો આપે છે તે એક ઉલ્લાસપ્રાણ સંચાર છે જે એક સરસ ઉલ્લાસ છે જે તમને બતાવે છે કે કેવી રીતે 2 મીટર લાંબા ડીએનએ હિસ્ટોન્સ અન્ય પ્રોટીનની આસપાસ કોઈલિંગ અને સુપર કોઈલિંગ દ્વારા બીજકમાં પેક થાય છે ઠીક છે આ છે વીડિયો અહીં 19 નંબરનો છે કૃપા કરીને તે વીડિયો પર એક નજર નાખો હવે ચાલો આપણે થોડું અલગ પાસું જોઈએ અમે કહ્યું કોષ એ જીવનનો મૂળભૂત કાર્યાત્મક એકમ છે અને તે ખૂબ જ વ્યસ્ત સ્થળ છે ઘણી બધી પ્રતિક્રિયાઓ દરેક સમયે થતી રહે છે હજારો પ્રતિક્રિયાઓ દરેક સમયે થાય છે પદાર્થોનું કોષમાં કોષની બહાર વગેરે વગેરેમાં પરિવહન થાય છે આપણે પહેલેથી જ લેક્ટિક એસિડને કોષની બહાર જતા જોયો છે અને ત્યાં ઘણી બધી વસ્તુઓ થાય છે અને કોઈપણ પ્રક્રિયામાં ઉર્જાની જરૂર હોય છે તો આ બધી વસ્તુઓ કરવા અને જીવનને જાળવવા માટે કોષને જરૂરી ઉર્જા કેવી રીતે મળે છે આવું એટલા માટે થાય છે કારણ કે ગ્લુકોઝમાં મોટા પ્રમાણમાં ઊર્જા હોય છે ઠીક છે જો આપણે ગ્લુકોઝનું વિભાજન કરીએ અથવા જો આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરીએ તો એક જ સમયે મોટી માત્રામાં ઊર્જા મુક્ત થાય છે કોષ તે સમયે તે બધી ઉર્જાનો ઉપયોગ કરી શકશે નહીં તેથી તેને એકમોમાં ઊર્જાની જરૂર પડે છે જેનો તે સીધો ઉપયોગ કરી શકે ખરું ને તેથી અહીં આવું જ થાય છે ગ્લુકોઝમાં ઊર્જાનો મોટો જથ્થો યોગ્ય ઊર્જામાં પેક થાય છે જેને એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અથવા એટીપી કહેવામાં આવે છે એટીપી તમે સાંભળ્યું હશે ખરું ને આ આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માટે વપરાય છે આ કોષનું ઊર્જા ચલણ છે અને આ પ્રક્રિયા એડીપીના સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન અથવા એડીપીના ઇલેક્ટ્રોન પરિવહન ફોસ્ફોરાયલેશન દ્વારા થાય છે આપણે આ બાબતો વિશે થોડી વિગતવાર તપાસ કરીશું અને આ રીતે કોષ તેના વિવિધ કાર્યો કરવા માટે તેની ઉર્જા મેળવે છે કૃપા કરીને થોડો વિચાર મેળવવા માટે આ વિડિઓ પર એક નજર નાખો તે થોડો લાંબો અને જૂનો વિડિઓ છે પરંતુ મને લાગે છે કે તે એક સરસ વિડિઓ છે જે પ્રારંભિક તમામ આવશ્યક પાસાઓને સ્પર્શે છે તે બધાને મળે છે કૃપા કરીને તેના પર એક નજર નાખો તે લગભગ 9 મિનિટ લાંબી છે અને અમે કહ્યું કે એડીપી એટીપીમાં રૂપાંતરિત થાય છે અને તેથી આગળ એડીનોસાઇન ડિફોસ્ફેટ એટીપીમાં રૂપાંતરિત થાય છે એવું બને છે કે એડીપી અને એટીપી ન્યુક્લિઓટાઇડ્સ છે તેમાં માળખું ખાંડ પેન્ટોઝ સુગર બેઝ અને ફોસ્ફેટ જૂથ અથવા તેની સાથે ફોસ્ફેટ જૂથો જોડાયેલા હોય છે તો રિબોઝ ખાંડ આ કિસ્સામાં એટીપી ઠીક છે તેથી તે આરએનએ ની નજીક છે જે 2 પ્રાઇમ પોઝિશનમાં રિબોઝ OH છે એડેનાઇન ઓકે એટીપી એડીન એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તેથી એડેનિન નાઇટ્રોજનસ બેઝ તે અહીં પ્રથમ કાર્બન અણુ સાથે જોડાયેલો છે અને જોડાણ દર્શાવવામાં આવ્યું નથી બોન્ડ અહીં દર્શાવવામાં આવ્યો નથી આને દૂર કરવાની જરૂર છે અને આને અહીં જઈને નાઇટ્રોજન સાથે જોડાવાની જરૂર છે અને 5 પ્રાઇમ કાર્બન ઓક્સિજન વગેરે સાથે તમારી પાસે ફોસ્ફેટ જૂથો છે જે જોડાય છે જો તમારી પાસે 2 ફોસ્ફેટ જૂથ હોય તો તેને એડિનોસાઇન ડિફોસ્ફેટ એડીનોસાઇન ડિફોસ્ફેટ ઓકે એડીપી કહેવામાં આવે છે અને જો તમારી પાસે 3 ફોસ્ફેટ જૂથો જોડાયેલા હોય તો તમારી પાસે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે તેથી એટીપી અને એડીપી કોષમાં ઊર્જાની દ્રષ્ટિએ મહત્ત્વના અણુઓ પણ ન્યુક્લિઓટાઇડ્સ છે એટીપી ઊર્જાના મુક્ત થવાથી એડીપીમાં રૂપાંતરિત થાય છે અને આ ઊર્જા યોગ્ય રીતે કદની યોગ્ય રીતે હાથ ધરવા માટે વિવિધ વિવિધ કોષીય પ્રક્રિયાઓ પ્રતિક્રિયાઓ વગેરેની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય રીતે આકારની હોય છે તેથી તે મોલ દીઠ લગભગ ૭ ૩ કિલોકેલેરીઝ છે અને તે વિવિધ વસ્તુઓ માટે યોગ્ય કદ વિશે છે એડીપી એટીપીમાં રૂપાંતરિત થાય છે અને તે જ અમે જઈ રહ્યા છીએ તે જ રીતે એટીપી રચાય છે અને તે માટે ઊર્જાના ઇનપુટની જરૂર પડશે ઠીક છે તેથી એડીપી ઊર્જા ચલણનો સંગ્રહ કરવા માટે એટીપીમાં રૂપાંતરિત થાય છે અને જે એટીપી 3 ફોસ્ફેટ અણુઓ છે આના તૂટવાથી એવી ઊર્જા પ્રાપ્ત થશે જે બળતણને કરી શકે છે અથવા જે વિવિધ કોષીય કામગીરી માટે ઊર્જા પ્રદાન કરી શકે છે તો ચાલો આપણે આ પ્રક્રિયાને થોડી વિગતવાર જોઈએ એડીપી એટીપીમાં રૂપાંતરિત થાય છે એડીપીનું એટીપીમાં રૂપાંતર થાય છે જે આપણે જાણીએ છીએ કે ફોસ્ફેટ જૂથનો ઉમેરો કરવાથી તેને ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે એડીપીનું ફોસ્ફોરાયલેશન એટીપી પેદા કરે છે અને એટીપી ના ડિફોસ્ફોરાયલેશનથી એડીપી મળે છે અને આ નૃત્ય જ વિવિધ વસ્તુઓ માટે ઊર્જા પૂરી પાડે છે અને કોષમાં ઊર્જાનું ચલણ પણ બનાવે છે એડીપી નું એટીપી માં આ ફોસ્ફોરાયલેશન 2 મુખ્ય માધ્યમથી કરવામાં આવે છે એકને એડીપીનું સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે ફોસ્ફેટ જૂથ મેટાબોલાઇટથી એડીપીમાં તબદીલ થાય છે અને તે આ પ્રક્રિયાને એન્ઝાઇમ દ્વારા મધ્યસ્થી કરવામાં આવે છે જેને સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે દાખલા તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના ફોસ્ફેટ જૂથને એડીપી બનાવવા માટે એડીપી માં તબદિલ કરી શકે છે હું તમને તે ઉદાહરણ ન આપું ચાલો આપણે કહીએ કે ફોસ્ફેટનો અણુ મેળવી શકે છે મેળવી શકે છે ડિફોસ્ફોર્લેટ થઈ શકે છે અને તે પ્રક્રિયામાં એટીપી બનાવવા માટે એડીપીને એન્ઝાઇમેટિકલી ફોસ્ફેટ જૂથને ફોસ્ફેટ જૂથ પ્રદાન કરે છે ખરું ને અને તેને એડીપીનું સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે અમે આની વિગતોમાં નથી આવી રહ્યા ઘણું બધું છે જે કરી શકે છે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા વિશે જાણી શકે છે આપણે આમાં નથી આવી રહ્યા જો કે જો તમને કેટલીક વિગતો જાણવામાં રસ હોય તો આ વિડિઓઝ જોવામાં મદદરૂપ થઈ શકે છે તેથી હું કહીશ કે આ એક પ્રકારની વૈકલ્પિક વિડિઓઝ છે એડીપી ના ઇલેક્ટ્રોન પરિવહન જમણી બાજુ હાઇડ્રોજન આયન ઢાળની ઊર્જાનો ઉપયોગ એડીપી બનાવવા માટે ફોસ્ફેટ જૂથમાં ફોસ્ફેટ જૂથમાં ફોસ્ફેટ ઉમેરવા માટે થાય છે આ પોતે જ એક ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા છે આ તે જ હતું જે મિશેલે 1966 માં સૂચવ્યું હતું જેણે તેમને નોબેલ પારિતોષિક અપાવ્યું હતું જેણે હાઇડ્રોજન આયન ઢાળ વચ્ચેનું જોડાણ પૂરું પાડ્યું હતું જેણે એટીપી બનાવવાનો માર્ગ પૂરો પાડ્યો હતો જે તે સમયે એક પ્રકારનો ખૂટતો હતો તેમણે આને એક પૂર્વધારણા તરીકે રજૂ કર્યું હતું અને તેમાં ઘણી બધી બાબતો સમજાવવામાં આવી હતી ઠીક છે અને નોબેલ પારિતોષિક પણ મેળવ્યું હતું તેથી તે એટલું જ મહત્ત્વનું છે અને તમે ઇલેક્ટ્રોન પરિવહન ફોસ્ફોરાયલેશન વિશે થોડી વધુ માહિતી મેળવવા માટે આ 2 વિડિઓઝ જોઈ શકો છો ઠીક છે આ વિગતો છે હું આ પ્રારંભિક અભ્યાસક્રમમાં વિગતોમાં આવવા માંગતો નથી જો કે જો તમને રસ હોય તો તમે જાતે જ આમાં પ્રવેશ કરી શકો છો આમ સરવાળે ત્યાં ૪ મૂળભૂત બાયોમોલેક્યુલ્સ છે જે છેલ્લાથી પ્રારંભિક ન્યુક્લિક એસિડ્સ ડીએનએ આરએનએ એટીપી વગેરે પ્રોટીન એમિનો એસિડ્સ કાર્બોહાઇડ્રેટ્સ શર્કરા લેક્ટિક એસિડ વગેરેના પોલિમર છે જે આપણે જોયું છે અને લિપિડ્સ જે પટલ ઘટકો છે તેલ માખણ વગેરે છે ખરું ને તો આ 4 મૂળભૂત જૈવ અણુઓ છે તમામ જીવન આ જૈવ અણુઓમાંથી બને છે અને આ બાયોમોલેક્યુલ્સમાં આમાંના ઘણા બાયોમોલેક્યુલ્સમાં સ્ટ્રક્ચર ફંક્શન સંબંધ મહત્વપૂર્ણ છે અને તે જ જીવન નક્કી કરે છે તેથી જ અમને આ 4 મૂળભૂત બાયોમોલેક્યુલ્સ વિશે જાણવામાં ખૂબ રસ હતો હવે આપણે બધું જ એકસાથે લપેટી લેવા જઈ રહ્યા છીએ અને આપણી મૂળ વાર્તા પર પાછા આવીને જે દહીંની રચના છે દહીં શા માટે રચાય છે અમે કહ્યું હતું કે એસિડની રચના ત્યારબાદ પ્રોટીન એકત્રીકરણ પ્રોટીન કે જે આપણે જોઈ રહ્યા છીએ તે કેસીન હતું તો પછી ચાલો આપણે અમુક અંશે પ્રોટીનના એકત્રીકરણને જોઈએ આપણે બાજુના માર્ગો પર ઉડાન ભરી છે અને તે મૂળભૂત જીવવિજ્ઞાન જૈવિક અણુઓ વગેરે વિશે જાણવાની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે તો ચાલો આપણે આપણી પ્રારંભિક વાર્તા પર પાછા આવીએ અને ત્યાં જ સમાપ્ત થઈએ આપણી પાસે અહીં પાણી છે તમે H2O ને જાણો છો અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ છે જે આપણે અત્યારે જાણીએ છીએ તેનો એક નાનો ભાગ હાઇડ્રોનિયમ આયન H3O અને હાઇડ્રોક્સાઇડ OHમાં કોઇ પણ સમયે આયનીકરણ પામે છે ઠીક છે અને એક ખૂબ જ નાનો ભાગ 10 7 તે જે છે અને તેથી જ pH 7 છે હાઇડ્રોજન આયન સાંદ્રતાનો ઋણ લોગ બરાબર તેથી તે તમને અલગ પડેલી પ્રજાતિઓની સાંદ્રતા વિશેનો ખ્યાલ આપે છે અને આ કુદરતી રીતે થાય છે અને આ તે છે જે પાણીને તેનું પીએચ આપે છે એટલે આવું જ થાય છે જ્યારે કોષ દ્વારા એસિડને માધ્યમમાં દાખલ કરવામાં આવે છે ત્યારે મધ્યમ pH વધુ નીચે જાય છે હાઇડ્રોનિયમ આયન હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતામાં ફેરફાર થાય છે H વત્તા જે હાઇડ્રોનિયમ આયન બનાવે છે અને તેથી તે ઉપર જવાનું શરૂ કરે છે pH નીચે જવાનું શરૂ કરે છે પ્રોટીનની દ્રાવ્યતા pH આધારિત છે કારણ કે પ્રોટીન પરનો ચોખ્ખો ચાર્જ pH આધારિત હોય છે ખરું ને તમે જાણો છો કે પ્રોટીન પરના વિદ્યુતભારો આ ઝ્વિટર આયનિક અણુ છે તેથી તે pH આધારિત છે વગેરે વગેરે અને વિવિધ જુદા જુદા પીએચ પર પ્રોટીનમાં ચોખ્ખો ચાર્જ ખૂબ જ અલગ હોઈ શકે છે કારણ કે પ્રોટીનનું નિર્માણ કરતા એમિનો એસિડ્સની પ્રકૃતિ હોય છે તેથી તે જે રીતે હાઇડ્રેશન સ્તર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અમે કહ્યું હતું કે જો કોઈ પ્રોટીન પાણીમાં ઓગળી જાય છે તો તેની આસપાસ હાઇડ્રેશન લેયર હોય છે તે હાઇડ્રેશન સ્તર સાથેની ક્રિયાપ્રતિક્રિયા ચાર્જ સાથે બદલાય છે પીએચ સાથે બદલાય છે ઠીક છે આઇસોઇલેક્ટ્રિક પીએચ પર આઇસોઇલેક્ટ્રિક પીએચ એ પીએચ એક પીએચ છે જેના પર કોઇ ચોખ્ખો ચાર્જ હોતો નથી આંતરક્રિયાઓ ખૂબ જ અલગ હોય છે અને તે સમયે પ્રોટીન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા વધુ હોઇ શકે છે તેથી તે દ્રાવણોમાંથી બહાર નીકળી જાય છે હવે તેની આસપાસ હાઇડ્રેશન સ્તરનો વધારે ભાગ નથી તેથી તેઓ ઉકેલમાંથી બહાર નીકળી જાય છે તેમની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે તેઓ એકઠા થાય છે અને અનિવાર્યપણે આવું જ થાય છે પ્રોટીનની સંરચના પણ પીએચ સાથે બદલાઈ શકે છે અને તે હવે દ્રાવણમાં રહી શકતી નથી તેથી કેસીનના અણુઓ ત્યાંના કેસીન પ્રોટીનના અણુઓ તેમના હાઇડ્રેશન સ્તર સાથે જુદી જુદી ક્રિયાપ્રતિક્રિયાઓ ધરાવે છે પીએચના એક તબક્કે તેઓ ઉકેલમાંથી બહાર આવ્યા તેઓ એકબીજા સાથે વાતચીત કરીને રચાયા તેઓ દહીંવાળા થઈ ગયા અને આ રીતે દહીં રચાય છે ખરું ને તેથી આ આપણી બેઝ સ્ટોરીઝમાંની એક છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી તેથી ચાલો આપણે ત્યાં સમાપ્ત કરીએ ટેક હોમ સંદેશ કંઈક એવો છે જે આપણે અગાઉ જોયો હતો બાયોમોલેક્યુલ્સના 4 મુખ્ય પ્રકારો બાયોમોલેક્યુલ્સની તેમની પ્રકૃતિ જ તેને કાર્યની ચોક્કસ માત્રા આપે છે જે રીતે તેમને એકસાથે મૂકવામાં આવે છે માળખું તેને તેનું મુખ્ય કાર્ય આપે છે અને તેથી વધુ ઠીક છે અને અલબત્ત આપણે એ હકીકતથી શરૂઆત કરી હતી કે ત્યાં મોટી સંખ્યામાં સુક્ષ્મસજીવો છે અને તેમને વધુ સારી રીતે સમજવા માટે તેમને ગોઠવવાની રીતો છે ખરું ને તેથી તે બાયોમોલેક્યુલ્સ પરની વાર્તા છે તે બાયોમોલેક્યુલ્સ પરનું મોડ્યુલ છે અને જ્યારે આપણે પછી મળીશું ત્યારે આપણે બીજું પાસું લઈશું ત્યારે મળીશું